આપણે હવે જે શરૂ કરીશું તેને ફાઈનાઈટ ની સૌથી લોકપ્રિય પદ્ધતિઓમાંની એક છે તેથી આ તે છે જે આપણે આશરે કરવા જઈ રહ્યા છીએ ચાલો આપણે ઉત્સાહિત થઈએ અને આ પ્રોબ્લેમ પર ધ્યાન આપીશું તેથી ચાલો ઈંટ્રોડક્સન કહીએ છીએ તેથી પ્રથમ થોડા સામાન્ય પોઈન્ટ નાખ્યો અને હકીકતમાં જ્યારે તમે આ મેથડ અને Yee દ્વારા તૈયાર કરવામાં આવેલા પેપર આ એક સ્લાઇડમાં તમને કહી શકાય અને તે છે કે બાકીની બધી જ વિગતો બરાબર છે તેથી આપણે તે તરફ આવીએ જે પહેલાં આપણે જોયું હતું તેથી FDTDમાં આવ્યા તે પહેલાં આપણે ઇન્ટિગ્રલ ધારવામાં આવ્યું હતું જો હું પ્રોબ્લેમ થોડો સમય આધારિત વસ્તુ છે અને હું IEM અથવા FEM નો ઉપયોગ કરવા માંગતો હતો તો હું શું કરીશ વિદ્યાર્થી દરેક ફ્રિકવન્સી માટે સોલ્વ કરો દરેક ફ્રિકવન્સી માટે સોલ્વ કરો અને પછી સાચો જવાબ મેળવવા માટે ફોરિયર માં વિદ્યાર્થી તેથી જો હું જોવા માંગુ છું કે વેવ કેવી રીતે પ્રોપોગેટ એ ની જેમ પ્રોપોગેટ કરે છે પલ્સ સ્વરૂપ જોઈએ છે કારણ કે સતત વેવફોર્મ પહેલેથી જ છે તેથી રડાર પલ્સની જેમ તેમાં ફાઈનાઈટ ડ્યુરેશન છે તેથી તે ખરેખર ની જેમ અંદાજિત કરી શકાતી નથી તેથી તે એક કેસ છે તેથી તમે તેને રીઅલ ટાઈમ માં વેવ કેવી રીતે ફેલાય છે વિદ્યાર્થી ટ્રાનસીયન્ટ વિદ્યાર્થી ટ્રાનસીયન્ટ ફીનોમીના ટ્રાનસીયન્ટ ફીનોમીના હા ટ્રાનસીયન્ટ ફીનોમીના છે જે ખુબ અગત્યનું છે સૌથી ટ્રાનસીયન્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીનોમીના શું છે કે જે નેચરલ ફીનોમીના નો વિચાર આપે છે વિદ્યાર્થી સ્વિચિંગ વિદ્યાર્થી સ્વિચિંગ હા સ્વિચ કરવું તેથી તે વધુ ડાઉન ટુ અર્થ માં નેચરલી કંઈક કરીએ છીએ ફ્રિક્વન્સી કન્ટેન્ટ કરતાં વધુ છે તેથી જ આ FDTD અન્ય બે કરતા વધુ વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે તે પણ એક બૃટ ફોર્સ માની રહ્યો છું સારું તે તમે આઇસોટ્રોપિક વિશે કહ્યું હતું તેથી તે એક આઇસોટ્રોપિક માધ્યમ છે વિદ્યાર્થી એપ્સીલોન એ બરાબર છે વિદ્યાર્થી કેટલાક એપ્સીલોન સ્કેલર છે એક સ્કેલર છે બરાબર પરમિટીવિટી મીડિયા છે શું છે આ નોનડીસ્પર્ટિવ તમે આ નોનડીસ્પર્ટિવ શબ્દ શું છે તે કહો પરમેબિલિટી પરમિટિવિટી એ ફ્રિક્વન્સી પર આધારિત નથી જો તમે આ ફીચર વિચાર આપવા માંગીએ છીએ પછી આપણે તેને સામાન્ય બનાવી શકીએ છીએ તેથી અહીં આ ધારણા હેઠળ તેથી હું લખી શકું છું કે મારું ડિસ્પ્લેસમેન્ટ ફીલ્ડ માત્ર સ્કેલર ટાઇમ્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ તરીકે લખી શકાય છે અને B પણ ખાસ કરીને લખી શકાય છે આ ધારણા આપણે પછીથી બદલીશું પરંતુ તે ઘણું કામ લે છે હવે આ કહેવા સાથે કે મેક્સવેલના સમીકરણોનું શું થાય છે આપણે આ બધું પહેલા જોયું છે તેથી પ્રથમ સમીકરણ આનું કર્લ બનશે તેને તે ફોર્મમાં લખો તો પહેલા આપણે તેને લખીએ તેથી તે ની જેમ સરળ બની જાય છે અને તે ફક્ત બની જાય છે તે તમારું પ્રથમ સમીકરણ છે અને પછી બીજું સમીકરણ છે વિદ્યાર્થી તો આ આઇસોટ્રોપિક ગાણિતિક રીતે શું છે આઇસોટ્રોપિક એટલે સારો પ્રશ્ન તેથી આઇસોટ્રોપિકનો ગાણિતિક અર્થ શું છે તો આઇસોટ્રોપિક એટલે કે છે તેથી ફિઝિકલી તેનો અર્થ એ છે કે કોઈ ફર્ક પડતો નથી કે તમે કઈ દિશામાં જાઓ છો વેવ તો સમાન દિશામાં જ જશે વિદ્યાર્થી હા બરાબર તેનો અર્થ એ થાય કે એક સ્કેલર નંબર છે ઠીક છે પરંતુ જો તે એનિસોટ્રોપિક બની જાય છે વિદ્યાર્થી તો એપ્સીલોન એ શું કે જે લિનિયર અલગ છે લિનિયર કેવી રીતે અલગ છે તેથી લિનિયરનો અર્થ એ છે કે એપ્સીલોન પોતે ફિલ્ડની મજબૂતાઈ પર નિર્ભર થવાનું શરૂ કરે છે ત્યારે તમે તેને નોનલિનિયર માધ્યમ કહો છો તેથી મેં જે કહ્યું તે બધું જ તેથી લિનિયર એનિસોટ્રોપિક એટલે કે હું ને એક નંબર તરીકે લખી શકું છું વિદ્યાર્થી તેથી મેં વિચાર્યું કે આઇસોટ્રોપિકનો અર્થ છે કે જે x y નું ફંક્સન નહીં હોય વિદ્યાર્થી તેથી તે સ્પેસ સાથે બદલાય છે તે હેટ્રોજીનીયસ છે જો એ સ્પેસનું ફંક્સન બને તો પછી આપણે તેને હેટ્રોજીનીયસ માધ્યમ કહીએ છીએ પરંતુ મારી પાસે એક હોમોજીનીયસ માધ્યમ હોઈ શકે છે જે એનિસોટ્રોપિક છે અને સૌથી સામાન્ય ઉદાહરણ છે કે તેનો સૌથી સામાન્ય ઉપયોગ ઓપ્ટિક્સમાં થાય છે જેને બાયરફ્રિન્જન્ટ છે વિદ્યાર્થી તો કદાચ ડિસ્પ્લેસ્મેંટ માં જેમ કે એ તેની એક દિશા છે હા તે પણ શક્ય છે તેથી શું કહેવાય છે કે ડિસ્પ્લેસ્મેંટ ફિલ્ડ જુદી જુદી દિશામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ પર આધાર રાખે છે તેથી તેને ધ્યાનમાં રાખીને ને ટેન્સર બનાવવામાં આવે છે તેથી તે તમામ પ્રકારની ગૂંચવણો ઉમેરવી જોઈએ શ માટે મારે તે ઉમેરવું જોઈએ એ થી મળી આવે છે તેથી આપણે માની રહ્યા છીએ કે માધ્યમ સ્થિર છે તેથી જ્યારે આપણે ધારણાઓની યાદી બનાવવાનું શરૂ કર્યું ત્યારે આપણે જોઈ શકીએ કે અહીં ઘણા બધા છે તેથી જમણી તરફ આ સમીકરણ માટે થોડી જગ્યા બનાવીએ તેથી તે આપણી પાસે હતું તેથી અત્યાર સુધી મેં ફક્ત ડિફ્રંશિયલ સ્વરૂપ વિશે જ કહ્યું છે અને હવે સેંટ્રલ વિચાર શું છે જેનો તમે ઉપયોગ કરો છો તે અનંત પર આધારિત છે તેથી ટેલરનો થીયરમ આપણને જણાવશે કે તમે જાણો છો ચાલો આપણે આ લઈએ આપણે બધા જાણીએ છીએ કે આ f ઓફ z નોટ છે તે પ્રથમ ટર્મ છે અને તેના પછીની ટર્મ છે અને હાયર ઓર્ડર ટર્મ મેક્સવેલના સમીકરણોમાં તમે શું જોયું છે કે સ્પેસ અને ટાઈમ માં આવતા ડેરિવેટિવ્ઝનો ક્રમ શું છે વિદ્યાર્થી પ્રથમ ક્રમ પ્રથમ ક્રમ તેથી આપણે હમણાં જ પ્રથમ ક્રમમાં જાળવી રાખવા અથવા ચર્ચાને વળગી રહીશું અને સિમમેટ્રી દ્વારા તો આ બની જશે તેથી જો હું ટેલરના પ્રમેયનો ઉપયોગ કરીને પ્રથમ ડેરિવેટિવ માટે એપ્રોક્સીમેશન લેવા માંગું તો હું શું કહી શકું ટેલરનો થિયરમ શું કરશે ટેલરના થિયરમનો ઉપયોગ ફંક્શનના પ્રથમ ડેરિવેટિવ માટે એપ્રોક્સીમેશન આપવા માટે કરી શકાય છે તો આ માટે મારે શું કરવું જોઈએ વિદ્યાર્થી બાદબાકી આ બે સમીકરણો બાદ કરો આપણે આ બે સમીકરણો બાદ કરીએ શું થાય છે એ કેન્સલ થાય છે અને ત્યારબાદ મારી પાસે બચશે જે સામાન્ય છે અને તે તેના 2 ગણો વધારે છે તેથી તે બને છે તેથી આ સૂચવે છે કે હવે હું તેને ફક્ત તરીકે લખીશ પરંતુ તમારે જાણવું જોઈએ કે આનો અર્થ છે જેનું મૂલ્યાંકન એ કરવું પડે છે તેને અત્યારે સમજીશું આ તમારું છે અહીં એરર ટર્મ શું છે અહીં એક એરર ટર્મ છે જેને હું બાદ કરું ત્યારે અવગણી રહ્યો છું તો તે કયા ક્રમમાં હશે વિદ્યાર્થી સ્ક્વેર તે ક્યુબ નહીં હોય કારણ કે ત્યાં છે હું દરેક જગ્યાએ પ્રમાણે ડિવાઇડિંગ કરું છું આ બે સમીકરણોને બાદ કરો અને પછી થી ડિવાઇડ કરો તેથી મારી પાસે આ રહ્યું છે કારણ કે જો તમે આ બંને પર બીજી ટર્મ જોશો તો એક હશે જે આગામી ટર્મ કેન્સલ થવાથી મળશે જ્યારે હું આગામી ટર્મ ડેલ્ટા z ક્યુબ હશે જ્યારે હું તેને થી ડિવાઈડ કરીશ તો મારી પાસે એરર ટર્મ જે ઓર્ડરની હશે તેથી આ ફાઇનાઇટ ડીફરન્સ ટાઈમ થી સમસ્યા હલ કરો છો જો હું અડધી ડિસ્ક્રીટાઇઝેશન રાખું તો એરરનું શું થાય વિદ્યાર્થી તે વધે છે મને એક સમસ્યા છે જે મેં જોયેલી વિગતોનો ઉપયોગ કરીને ઉકેલી છે પરંતુ આ ફાઇનાઇટ તફાવતોને બદલીને મેં ઉકેલી છે અને હવે હું કહું છું કે હું વધુ એક્યુરેટ ઉકેલ ઇચ્છું છું તેથી જ્યારે હું મેળવવા ઘટાડો કરું છું તો બનાવવું અને મારી એરરનું શું થાય છે વધશે કે ઘટશે વિદ્યાર્થી તે ફેક્ટર દ્વારા ઘટશે કેટલા ફેક્ટરથી ઘટશે વિદ્યાર્થી 4 4 સાચું છે તેથી તે આ કારણ છે કે તમે શા માટે સેંટર્ડ બે પોઇન્ટ તફાવતનો ઉપયોગ કરો છો કારણ કે જો હું અહીં પ્રથમ સમીકરણ જોઉં જો તમે પ્રથમ સમીકરણ જુઓ કે જે તમને એકલા પ્રથમ ક્રમ ડેરિવેટિવ માટે એપ્રોક્સીમેશન આપે છે આ પ્રમાણે હું અહીંથી લખી શકું છું પરંતુ એરર ટર્મનું શું થાય છે વિદ્યાર્થી ઓર્ડર ડેલ્ટા ઓર્ડર ડેલ્ટા તમે તેને અનુસરો છો ઠીક છે તો ચાલો જોઈએ તેથી ચાલો આપણે તેને અહીં લખીશું તેથી હું લગભગ એપ્રોક્સીમેશન કહીશ જે એકલા પ્રથમ સમીકરણનો ઉપયોગ કરીને હશે તેથી અને આગળ શું છે તેથી અહીંથી આપણે આ રાખીશું તેથી હું હમણાં જ આ ટર્મને ફરીથી ગોઠવી રહ્યો છું અને અન્ય શરતો કયા ક્રમમાં છે તે આ ઓર્ડરમાં છે હવે હું આ એક્સપ્રેશનને બંને બાજુથી શેનાથી ડિવાઈડ કરી શકું છું વિદ્યાર્થી ઓર્ડર ડેલ q દ્વારા ના મેં હમણાં જ આ પ્રથમ સમીકરણ ફરીથી લખ્યું છે પ્રથમ સમીકરણમાં બીજો ઓર્ડર હતો અને જેને હું અવગણી રહ્યો હતો તેથી જ્યારે હું આ સમીકરણને થી ડિવાઈડ કરું છું તો શું થાય છે ત્યાં ઓર્ડર બને છે એટ્લે કે મારો મતલબ છે કે એરર ના ઓર્ડરની બને છે તેથી શું તેથી હવે એપ્રોક્સીમેશન માટે જો હું મારી ડિસ્ક્રીટાઇઝેશન નો ઉપયોગ કરું તો જો હું મારી ડિસ્ક્રીટાઇઝેશનને 3 ના ફેક્ટરથી ઘટાડું તો મારી એરર પણ 2 ના ફેક્ટરથી ઘટે છે બે પોઇન્ટ તફાવત વધુ સારો છે કારણ કે ડિસ્ક્રીટાઇઝેશનને અડધુ કરવાથી એરર 4 ના ફેક્ટરથી નીચે જાય છે તેથી આ વિદ્યાર્થી એરર એરર શબ્દ એ છે કે હું તે વિશે વાત કરું છું કે એરર ડિસ્ક્રીટાઇઝેશનના ફંક્સન તરીકે કેવી રીતે વર્તે છે વિદ્યાર્થી તો એરર એ ડેલ્ટા z ના સ્ક્વેરનો ઓર્ડર છે હા એરર એ નો ઓર્ડર છે સેંટર્ડ તફાવતમાં મેં અહીં જે લખ્યું છે તેને એક તરફી તફાવત કહી શકાય છે વિદ્યાર્થી શ માટે ડેલ્ટા z બાય 2 મળે છે ડેલ્ટા z ને 2 દ્વારા ડિવાઈડ કરો જુઓ હું એપ્રોક્સીમેશન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું વિદ્યાર્થી હા તેથીતે યોગ્ય છે ના આ સમીકરણને ટેલરના થિયરમથી શરૂ કરીએ જે સાદો અને સરળ છે વિદ્યાર્થી હા હું હમણાં જ અહીં ફરીથી લખી રહ્યો છું ટર્મ એક બાજુ અને બીજું બધું બીજી તરફ હું તેના સિવાય કંઈ કરતો નથી વિદ્યાર્થી ઠીક છે હવે હું થી ડિવાઈડ કરું છુ તેથી કોમ્પ્યુટેશનલ છે જેનો ઉપયોગ તમે કેટલાક ડિફરન્શિયલ સમીકરણથી કરી શકો છો ઉપરાંત તમે નોંધ્યું છે કે પાર્શિયલ ડિફરન્શિયલ સમીકરણોની કોઈપણ સિસ્ટમને જોતાં અહીં મેક્સવેલના સમીકરણો વિશે બહુ સિક્રેટ કંઈ નથી હું આ ટેક્નિકનો ઉપયોગ કરી શકું છું મેક્સવેલના સમીકરણોમાં ખાસ કંઈ નથી તેથી મેક્સવેલના સમીકરણો ફાઇનાઇટ તફાવતોનો આ મૂળ વિચાર છે વિદ્યાર્થી તમે E ને આ બધા સાથે બદલવા જઈ રહ્યા છો વગેરે થી જ્યાં પણ હું સ્પેસ અથવા ટાઈમ છે